આ અઠવાડિયે આપણે આઇસોલેટેડ કન્વર્ટર પર અમારી ચર્ચા લંબાવીશું અમે અત્યાર સુધી ફોરવર્ડ કન્વર્ટર અને ફ્લાય બેક કન્વર્ટરનો અભ્યાસ કર્યો છે આઇસોલેટેડ ક્લાસ માં ફોરવર્ડ કન્વર્ટર બક કન્વર્ટરમાંથી લેવામાં આવે છે અને ફ્લાય બેક કન્વર્ટર તમે જાણો છો તેમ બક બુસ્ટ કન્વર્ટરમાંથી લેવામાં આવ્યું છે ફોરવર્ડ કન્વર્ટરમાં પુશ પુલ ટોપોલોજી હાફ બ્રિજ ટોપોલોજી અને ફોરવર્ડ ટોપોલોજી જેવા કેટલાક વધુ ફોર્મ્સ હોય છે આ ત્રણ ટોપોલોજીઓ આપણે લેક્ચર ના વધારાના તબક્કાઓ તરફ નજર કરીશું અને જોઈશું કે તેમના ફાયદા શું છે અને તેમનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે સામાન્ય રીતે તમે જોશો કે આ ત્રણ ટોપોલોજી વધુ સઘન ટ્રાન્સફોર્મર્સ તરફ દોરી જશે કારણ કે તેઓ ફ્લક્સ સ્વિંગ નો ઉપયોગ આગળ કરતા વધુ સારી રીતે કરે છે અને ફ્લાય બેક આપણે જોયું કે ફ્લક્સ સ્વિંગ હંમેશા 0 થી m સુધીનો હતો પરંતુ પુશ પુલ હાફ બ્રિજ અને સંપૂર્ણ બ્રિજ ટોપોલોજીના કિસ્સામાં ફ્લક્સ સ્વિંગ m થી m સુધી હશે અને તેથી ટ્રાન્સફોર્મર કોર નો વધુ સારી રીતે ઉપયોગ થાય છે અને આપેલ શક્તિ માટે કદ નાનું હશે સંપૂર્ણ બ્રિજ ટોપોલોજી જે એક છે જે સૌથી સઘન સ્વરૂપ તરફ દોરી શકે છે અને ખાસ કરીને ઉચ્ચ વોટેજ સ્તરે સૌથી વધુ લોકપ્રિય છે તે પણ જોવામાં આવશે તે પછી આપણે મલ્ટીપલ આઉટપુટ કન્વર્ટર પર બીટનો અભ્યાસ કરીશું ખરેખર તે એક જ ફોરવર્ડ હશે અને મલ્ટીપલ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે ફ્લાય બેક ટોપોલોજીઝ હશે અને જ્યારે તમારી પાસે મલ્ટીપલ સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે ત્યારે તમે બધા આઉટપુટમાંથી નિયમન કેવી રીતે મેળવશો તેથી તે પહેલાં આપણે ચોક્કસ આઉટપુટનું બંધ લૂપિંગ કેવી રીતે કરવું તે પણ જાણવું જોઈએ તેથી આપણે કન્વર્ટર્સના બંધ લૂપિંગ પાસાનો ટૂંકમાં અભ્યાસ કરીશું અને પછી આપણી ચર્ચાને મલ્ટીપલ આઉટપુટ સુધી વિસ્તૃત કરીશું અને જોઈશું કે તેઓ કેવી રીતે નિયંત્રિત થાય છે અને પછી જો સમય પરવાનગી આપે તો આપણે કેટલાક અદ્યતન નિયંત્રણ પાસાઓ પર ધ્યાન આપી શકીએ છીએ તેથી આ અઠવાડિયાના અભ્યાસક્રમમાં શું આવરી લેવામાં આવશે તેનો સારાંશ છે તમે જુઓ છો કે આ સર્કિટ ફોરવર્ડ કન્વર્ટરની છે તમે ઓળખો છો કે આ ફોરવર્ડ કન્વર્ટર છે અને આ ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગ છે હવે હું ફોરવર્ડ કન્વર્ટરનો ઉપયોગ કરીને પુશ પુલ કન્વર્ટરની ઉત્ક્રાંતિનું વર્ણન કરવા જઇ રહ્યો છું તેથી પ્રથમ પગથિયું ચાલો આપણે પ્રાઇમરી બાજુ જોઈએ આપણી પાસે ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગનું મુખ્ય કાર્ય છે જ્યારે સ્વીચ બંધ હોય છે ત્યારે કોરમાંની એનર્જીને સપ્લાયમાં ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગ દ્વારા મૂકવામાં આવે છે હવે ચાલો આપણે આ પ્રાઇમરી વાઇન્ડિંગ બંધ હોય તે સમય દરમિયાન ખ્યાલને થોડો વધુ વધારીએ એનર્જી ને સપ્લાય માં મૂકવાને બદલે ચાલો આપણે એનર્જીને આઉટપુટમાં મૂકીએ તેથી તે ખ્યાલ છે જે પુશ પુલમાં આવશે તેથી આને ડિમેગ્નેટાઇઝિંગ વાઇન્ડિંગ તરીકે કહેવાને બદલે અમે તેને અન્ય વૈકલ્પિક પ્રાઇમરી તરીકે ઓળખાવીશું જે ઇનપુટમાં મૂકવાને બદલે આઉટપુટ માં જશે તો આ કેવી રીતે થશે તેથી આપણે સમાન વાઇન્ડિંગનો ઉપયોગ કરીશું આપણે તેને બીજી પ્રાઇમરી તરીકે ઓળખાવીશું આ 2 સમાન ટર્ન રેશિયો ધરાવે છે તેથી હું આ મૂકીશ હું આને ફ્લિપ કરીશ અને આ વાઇન્ડિંગને અહીં ઉપર આ રીતે ઉપર મૂકીશ હવે ચાલો આપણે આ આખું કન્વર્ટરને થોડુંક નીચે ખસેડીએ તેથી આપણી પાસે ત્યાં થોડી જગ્યા છે અને પછી હું તેને દરેક જમણી બાજુ ખસેડું છું તેથી આપણે થોડી જગ્યા બનાવીએ છીએ હું અહીં થોડી ક્લટર સાફ કરીશ અને હવે તેને જોડશું હવે આ ભાગ ડાયોડ છે તે ખરેખર અહીં જોડાયેલો છે અને ડાયોડને જોડવાને બદલે હું ડાયોડની જગ્યાએ વધુ એક સ્વીચને નીચે મુજબ જોડીશ તેથી હું આ તબક્કે આ ટ્રાન્ઝિસ્ટર ને આ રીતે જોડીશ આ છેડે તમારી પાસે પહેલેથી જ ટ્રાન્ઝિસ્ટર છે હું આ ડાયોડ નથી ઇચ્છતો કારણ કે આ ડાયોડને બદલે મેં ત્યાં ટ્રાન્ઝિસ્ટરને જોડ્યું છે આ ગ્રાઉન્ડ અહીં આવી શકે છે અને આ કંડક્ટર ટુકડો દૂર કરી શકે છે અને આને દૂર કરવા દો અને મને સ્વિચ કરવા દો અને આને આ રીતે ફ્લિપ કરો અને પછી હું અહીં આ ટ્રાન્ઝિસ્ટરને જોડીશ અને પછી હું અહીં આ ટ્રાન્ઝિસ્ટરને જોડીશ અને અમારી પાસે કંઈક છે આની જેમ હવે આ પુશ પુલ સર્કિટ છે તેથી હું શું કરીશ હું આને નીચે ખસેડીશ અને આ બંનેને અહીં વિસ્તૃત કરીશ જેથી તે સૂચવે કે આ રીતે જોડવામાં આવ્યું છે તેની જરૂર નથી અને આ દબાણ ખેંચાણ હશે કારણ કે પ્રાઇમરી બાજુને લાગેવળગે છે તેથી આ પ્રાઇમરી ભાગમાં તમે જોશો કે આપણે આ BJT ને Q1 નામ આપીશું તેમાં ડ્રાઇવ Vg1 છે અને પછી તમારી પાસે Q2 છે જેમાં ડ્રાઇવ Vg2 છે અને Vg1 અને Vg2 ક્યારેય લાગુ પડતા નથી સાથે સાથે તેઓ પરસ્પર વિશિષ્ટ છે હવે સર્કિટને વધુ સારી રીતે સમજવા માટે આપણે જાણવું જોઈએ કે જ્યારે Q1 ચાલુ હોય છે ત્યારે આ પ્રાઇમરી વાઇન્ડિંગ તે છે જે ક્રિયામાં છે ચાલો હું તેને એક અલગ રંગ આપું તેથી જ્યારે આ ટર્ન ક્રિયામાં હોય ત્યારે આ ડોટ પોલેરિટી આ સેકન્ડરી ટર્ન છે જે ક્રિયામાં છે ચાલો આપણે તેને પણ વાદળી રંગમાં ચિહ્નિત કરીએ જેથી તમને તે સમજવું સરળ બને કે જ્યારે Q1 આ વાદળી ટર્ન પર હોય ત્યારે તે ક્રિયામાં હોય છે તદનુસાર બ્લુ સેકન્ડરી વાઇન્ડિંગ પણ ક્રિયામાં હોય છે જે ઇંડક્ટર ને ઉર્જા પહોંચાડે છે અને પછી આઉટપુટ સર્કિટને એવી રીતે કે જેનાથી તમે પરિચિત છો જ્યારે ટ્રાન્ઝિસ્ટર Q1 બંધ હોય છે આ વાદળી વાઇન્ડિંગ ચિત્રની બહાર છે પરંતુ ટ્રાન્સફોર્મરના મૂળમાં એનર્જીનો સંગ્રહ થાય છે તેથી આપણે અપેક્ષા રાખી હોત કે Q2 ની ગેરહાજરીમાં આપણે અગાઉ ડાયોડ મૂક્યો હતો અને ડાયોડ Vin દ્વારા ફ્રીવ્હીલિંગ થવા દેશે હવે આપણે જે અપેક્ષા રાખીએ છીએ તે આપણે હમણાં માટે કહીશું કે પ્રવાહમાં કોઈ ફેરફાર થયો નથી આપણે Q2 ચાલુ કરીને વિરુદ્ધ દિશામાં કોરને શક્તિમાન કરીશું જેનું કારણ એ છે કે ડોટ પોલેરિટી હવે અહીંની સ્વીચ તરફ છે ડોટ પોલેરિટી સ્વીચથી દૂર હોય છે તે અન્ય એક પોલેરિટી છે અને જ્યારે તમે આ સ્વીચને એનર્જાઇઝ કરીશું ત્યારે તે ચુંબકીય પ્રવાહને નોન ડોટ એન્ડમાં અને ડોટના અંતની બહાર લાવવાનો પ્રયાસ કરે છે જ્યારે Q1 ચુંબકીયકરણ ચાલુ હોય ત્યારે તે ડોટના છેડામાંથી ડોટના છેડામાં વહેતું હોય છે તેથી જ્યારે Q 2 નોન ડોટ એન્ડમાં અને ડોટના છેડાની બહાર વિદ્યુતપ્રવાહના પ્રવાહને ચુંબકીય કરવા પર હોય ત્યારે તેથી આ આપણે કોર ફ્લક્સને 0 પર ખેંચવાનો પ્રયાસ કરીશું અને નેગેટિવ પ્રદેશમાં 0 ને પસાર કરીશું અને તે સમય દરમિયાન જ્યારે આ બંધ હોય છે ત્યારે અમે ઇચ્છીએ છીએ કે આ ઇનપુટને બદલે આઉટપુટને એનર્જી પૂરી પાડે તેથી ચાલો હું આને બીજા રંગમાં ચિહ્નિત કરું અને ચાલો આપણે કહીએ કે આ આ છે અને તે નિયંત્રિત કરવા માટે કે આપણને સેકન્ડરી બાજુએ વધુ એક ટર્નની જરૂર છે જેમાં આઉટપુટમાં પમ્પ કરવા માટે સમાન પ્રકારની ડોટ પોલેરિટી હશે તેથી આપણે જે કરીશું તે નીચેના ફેરફારો કરવાનો પ્રયાસ કરવાનો છે હું આમાં કેટલાક ફેરફારો કરીશ અને હું તમને સમજાવીશ હવે તમે જુઓ છો કે મેં આ પ્રાઇમરી માટે યોગ્ય ડોટ પોલેરિટી સાથે યોગ્ય સેકન્ડરી બનાવ્યું છે અને તેઓ આ રીતે સેકન્ડરીમાં જોડાયેલા છે તેથી આ પણ આને ચાર્જ કરવું જોઈએ તો આપણે શું કરીશું આપણે ડાયોડને આ રીતે જોડીશું હું ડાયોડને આ રીતે જોડીશ તમારે આ સમજવું જોઈએ આ જંકશન પોઇન્ટ નથી ડાયોડ આ ફેશન માં વહી રહ્યો છે અને મને કદાચ આ ડાયોડ માટે એક અલગ રંગ આપવા દો તેથી તે સૂચવવા માટે કે આ માટેનો માર્ગ પ્રવાહ છે મને પણ યોગ્ય રીતે બદલવા દો પછી આ આના જેવો પ્રવાહ હશે હવે તે વધુ સ્પષ્ટ થાય છે તમે જુઓ છો કે ઇન્ડક્ટરને ચાર્જ કરવા માટે તમારી પાસે 2 સંભવિત સર્કિટ છે ચાલો હું તમને તે એક ક્ષણમાં સમજાવું તેથી તમે અહીં જુઓ છો કે જ્યારે Q 1 ડોટના છેડા પર હોય ત્યારે પોઝિટિવ હોય છે ત્યારે તમામ ડોટના છેડા પોઝિટિવ હોય છે તેથી વાદળી ડોટ છેડો એ કોઈલ નો એક માત્ર ભાગ છે જે આ રીતે ઇન્ડક્ટન્સમાં એનર્જીને પમ્પ કરી શકે છે ત્યાં બીજી કોઈ સર્કિટ નથી જે તે કરી શકે છે જે સંભવતઃ તે સમય દરમિયાન એનર્જીને પમ્પ કરી શકે છે ચાલો આપણે ધ્યાનમાં લઈએ કે સર્કિટ ડોટ એન્ડનો લીલો ભાગ પોઝિટિવ છે આ ફેશનમાં પ્રવાહનો પ્રવાહ હોઈ શકતો નથી તેથી આ ચિત્રની બહાર છે આ રિવર્સ બાયસ્ડ છે અને કારણ કે અહીં ડોટનો અંત પોઝિટિવ છે આ રિવર્સ બાયસ્ડ બનાવે છે તે પોઝિટિવ છે તેથી એકમાત્ર શક્યતા અથવા એનર્જી પ્રવાહ વાદળીમાંથી પસાર થાય છે અને આ વાદળી સર્કિટ મારફતે આઉટપુટ કેપેસિટર માં હોય છે અને હવે જ્યારે Q1 સ્વીચ બંધ હોય ત્યારે ચાલો આપણે થોડા સમય માટે કહીએ કે Q1 અને Q2 બંને બંધ છે તે સમય દરમિયાન ઇન્ડક્ટર કરન્ટની ફ્રીવ્હિલિંગ થશે અને તે આ દ્વારા ફ્રીવ્હીલ કરશે અથવા તે આ પાથમાં ફ્રીવ્હીલ પણ કરી શકે છે જેમ કે આપણે જોયું છે અને હવે થોડો સમય આપણે કહીએ છીએ કે આપણે Q2 ચાલુ કરી રહ્યા છીએ જે ક્ષણે આપણે Q2 ચાલુ કરીએ છીએ તે ક્ષણે ડોટ એન્ડ ગ્રાઉન્ડ સાથે જોડાયેલો હોય છે અને નોન ડોટ એન્ડ પોઝિટિવ સાથે જોડાયેલો હોય છે તેથી નોન ડોટ એન્ડ પોઝિટિવ છે જેનો અર્થ છે કે નોન ડોટ એન્ડ્સ પોઝિટિવ છે આ કિસ્સામાં લીલો નોન ડોટ છેડો જે આ લીલો છે તે આ રીતે ઇન્ડક્ટરમાં એનર્જીને પંપ કરવાની ક્ષમતા ધરાવે છે જે એરો વેમાં હું આ તીરને ખસેડી રહ્યો છું તેને અનુસરે છે તેથી તે Q2 ચાલુ હોય તે સમય દરમિયાન પરિપથમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહના પ્રવાહના આપેલા સંકેતને સૂચવે છે તેથી આ રીતે તમે જુઓ છો કે Q1 ચાલુ છે કે Q2 ચાલુ છે કે નહીં તે ઇન્ડક્ટર ચુંબકીય પરિપથમાં એનર્જી પમ્પ થાય છે તેથી ઇન્ડક્ટર એનર્જીમાં વધારો થાય છે અને પછી જ્યારે Q2 અને Q1 બંને બંધ હોય છે તે સમય દરમિયાન ઇન્ડક્ટર લીલા માર્ગ અને વાદળી માર્ગ બંનેમાંથી મુક્ત થઈને ફ્રીવ્હીલિંગ કરે છે તો આ રીતે પુશ પુલ કન્વર્ટર કામ કરશે અહીં ઓળખો કે આ આઉટપુટ ભાગ આઉટપુટ સેગમેન્ટ અનિવાર્યપણે બક કન્વર્ટર છે ત્યાં 2 ભાગ મૂળભૂત રીતે 2 પ્રાઇમરીઝ અને સામાન્ય બક કન્વર્ટર આઉટપુટ સાથેના 2 સેકન્ડરીને કારણે છે તેથી તેને પુશ પુલ પુશ અને પુલ કહેવામાં આવે છે કારણ કે પરિપથ ટોપોલોજીને કારણે Q 1 પ્રવાહમાં હોય ત્યારે તેને એક તરફ ધકેલવામાં આવે છે અને જ્યારે Q 2 પ્રવાહ પર હોય ત્યારે તેને બીજી બાજુ ધકેલવામાં આવે છે હવે આ પુશ પુલ સર્કિટ ઓપરેશન છે તો તમે જુઓ કે આ તે પુશ પુલ કન્વર્ટર છે જેની અમે ચર્ચા કરી છે જો તમે વેવફોર્મ્સ જોશો તો અમને થોડી વધુ સમજ મળશે હવે મારી પાસે અહીં વેવફોર્મ્સ લખવાનું ટેમ્પલેટ છે તે વેવફોર્મ્સ લખવાનું ટેમ્પલેટ છે હવે આ પ્રથમ લાઇન અહીં 2 સ્વીચ Q1 અને Q2 ને આપેલી ડ્રાઇવ ને સૂચવે છે Vg 1 કોમા 2 એ છે જે મેં દર્શાવ્યું છે તેનો અર્થ એ છે કે Vg1 અને Vg2 બંને એક જ સમયરેખા પર આપેલ છે અત્યારે હું ચર્ચા નહીં કરું આ સમજાવીશ નહીં આ ક્ષણ માટે આ DTs શું છે તે પર છોડી દો અને Ts હું તેને પછીથી સમજાવીશ હાલ માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો અગત્યનો મુદ્દો એ છે કે આ સમયગાળા દરમિયાન Q1 ચાલુ છે પછી એક સમયગાળો એવો પણ હોય છે જ્યાં આ સમયગાળામાં Q1 કે Q2 ચાલુ નથી હોતું જ્યાં હું આ હરોળ બતાવું છું Q1 અને Q2 બંને બંધ છે તો આ સમય દરમિયાન મેં કહ્યું કે Q1 Q2 માત્ર પરસ્પર ચાલુ જ હોવો જોઈએ Q2 ચાલુ છે અને Q1 બંધ છે અને ફરીથી તમારી પાસે સમયગાળો છે અને બંને બંધ છે અને પછી Q1 ફરીથી ચાલુ છે બન્ને બંધ છે Q2 ચાલુ છે તેથી આ રીતે તમે વારાફરતી Q1 Q2 Q1 Q2 Q2 ચાલુ રાખો છો અને તેની વચ્ચે એક સમયગાળો હોય છે જ્યારે બંને બંધ હોય છે આ તે પેટર્ન છે જેમાં આપણે Vg1 અને Vg2 માટે ગેટ ડ્રાઇવ આપીશું અને તે મુજબ Q1 અને Q2 સ્વિચ થશે હવે આ પેટર્ન આપતા ચાલો આપણે જોઈએ કે Vp ધ્રુવ પર વેવફોર્મ્સ કેવી રીતે દેખાશે અને પછી અલબત્ત ઇન્ડક્ટર પ્રવાહો તેથી જ્યારે Q 1 ચાલુ હોય ત્યારે આપણે અગાઉ કરેલી ચર્ચાને ધ્યાનમાં લેતા આપણે જોઈએ છીએ કે પરિપથનો ભૂરો ભાગ સમાપ્ત થઈ ગયો છે તેથી જ્યારે Q 1 ડોટની બાજુએ હોય ત્યારે પોઝિટિવ હોય ત્યારે ગ્રાઉન્ડના સંબંધિત ડોટ સાથેનું આ ડોટ Vin છે અને કેન્દ્ર ડોટ મધ્યડોટના સંદર્ભમાં આ ડોટ nVin હશે જો આપણી પાસે પદ રેશિયો 1 1 હોય તો તે 1 1 આ બન્ને સમાન છે અને આ બન્ને પણ સમાન છે અને સેકન્ડરી બાજુ તે n વખત ટર્નનો રેશિયો છે તેથી અહીં આપણી પાસે n ગણા Vin છે જે Vp પર દેખાય છે તેથી Vp પર તમારી પાસે અહીં n ગણા Vin હશે અને તે ઇંડક્ટરને ચાર્જ કરશે અને અમે અહીં વેવફોર્મનો તે ભાગ વાદળી રંગમાં સૂચવીશું તેથી ચાલો હું તે સૂચવું છું વાદળી વેવફોર્મ તરીકે તેથી જ્યારે પણ Q1 ચાલુ હોય ત્યારે તમારી પાસે આ પ્રકારની વસ્તુ હશે અહીં Q2 ચાલુ છે અને ફરીથી Q1 અહીં ચાલુ છે તેથી ચાલો હવે હું આ સૂચવીશ આ તે છે જે ડોટએ દેખાશે તે પોલ વોલ્ટેજ પોઇન્ટ અને પછી જ્યારે Q2 લીલા ભાગ પર હોય ત્યારે સક્રિય હોય અને તમને પોલ વોલ્ટેજ દેખાશે ત્યારે આ સમય દરમિયાન આપણને તે જ Vin મળશે તેથી જ્યારે Q1 ચાલુ હોય ત્યારે હું અહીં લખવાનો છું તે સમય દરમિયાન Vin અહીં દેખાશે અને જ્યારે લીલો ભાગ સક્રિય હોય ત્યારે Q2 ચાલુ હોય તે સમય દરમિયાન તમને અહીં n ગણા Vin મળશે પરંતુ યાદ રાખો કે અહીં ડોટના સંદર્ભમાં આ વત્તા હશે વાદળીના કિસ્સામાં આ ડોટ પોલારિટી કન્વેન્શનને જાળવી રાખતા આના સંદર્ભમાં પ્લસ હોત તેથી જો તમે અહીં આ વેવ શેપ્સ ને જુઓ તો તમે Vp પર વાદળી ભાગ ધરાવો છો જે ઊંચો છે પછી નીચો છે પછી ફરીથી ઉંચો અને પછી નીચો છે હવે જો તમે Q1ની સ્વિચિંગ ફ્રિક્વન્સી લો તો અહીં Q1 Q1 ની સ્વિચિંગ ફ્રીક્વન્સી લો તો આ ડોટ સુધી કશું જ નહીં અહીં તમારી પાસે Q1 નું સ્વિચિંગ છે હું Q1 અથવા Q2 ની સ્વિચિંગ ફ્રિક્વન્સી માટે પોલ વોલ્ટેજ ફ્રિક્વન્સી લઈશ પોલ વોલ્ટેજ પર દેખાતી ફ્રિક્વન્સી સર્કિટના લીલા અને વાદળી ભાગની ઘટતી અસરને કારણે બમણી હોય છે અસરને કારણે પોલ વોલ્ટેજ પર ફ્રિક્વન્સી બમણું થાય છે અને તેથી હવે આપણે આ dTs અને Ts ને પોલ વોલ્ટેજ વેવ શેપ્સના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી પોલ વોલ્ટેજ વેવફોર્મ જો તમે આ ડોટથી આ ડોટ સુધી લઈ જશો તો જ્યારે તે ઊંચો હોય ત્યારે તે ભાગને dTs તરીકે ગણવામાં આવશે અને જ્યારે તે નીચું હોય ત્યારે તે ભાગને T તરીકે ગણવામાં આવે છે હવે મેં અહીં દર્શાવ્યું છે કે જે ભાગ માટે Q2 અથવા Q1 ચાલુ હોય તેને dTs કહેવામાં આવે છે અને જ્યારે તેમાંથી કોઈ પણ ચાલુ ન હોય ત્યારે તે ભાગને Ts કહેવામાં આવે છે તેથી આ બક કન્વર્ટર ઓપરેશન આ પ્રકારની વ્યાખ્યા પર આધારિત છે અને આપણે Vo ને શોધવા માટે આ પ્રકારની વ્યાખ્યાનો ઉપયોગ કરી શકીએ છીએ હવે વો શું હશે Vo એ આનું સરેરાશ મૂલ્ય હશે તો ચાલો હવે હું સરેરાશ મૂલ્ય દોરું તેથી Vp નું સરેરાશ મૂલ્ય Vo હશે અને હું જાણું છું કે ઊંચો સમય dTs છે અને નીચો સમય Ts છે અને સરેરાશ ndVin દ્વારા આપવામાં આવે છે હવે આ Vin છે હવે અહીં વ્યાખ્યાયિત કર્યા મુજબ જ્યાં Ts એ ધ્રુવ વોલ્ટેજનો એક સમયગાળો છે Ts ને પોલ વોલ્ટેજ Vpના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે મહત્ત્વપૂર્ણ છે કારણ કે સ્વિચિંગ ફ્રિક્વન્સી પોલ વોલ્ટેજ ફ્રિક્વન્સીથી અડધી હોય છે ઇન્ડક્ટરને ફ્રીક્વન્સી પર ડિઝાઇન કરવામાં આવશે જે Q1 અને Q2ની સ્વિચિંગ ફ્રિક્વન્સી કરતા બમણી હોય છે કારણ કે or ing ઇફેક્ટ ને કારણે ઇન્ડક્ટર ફ્રિક્વન્સી બમણી જુએ છે આ એક ખૂબ જ ચાવીરૂપ મુદ્દો છે જેની તમારે ત્રણેય ટોપોલોજીમાં નોંધ લેવી પડશે જે પુશ પુલ કન્વર્ટર હાફ બ્રિજ કન્વર્ટર અને ફુલ બ્રિજ કન્વર્ટર છે જ્યાં આ ત્રણેય કન્વર્ટર આઉટપુટ સાઇડ અથવા સેકન્ડરી સાઇડ બરાબર આ જ રીતે હોય છે માત્ર હાફ બ્રિજ અને ફુલ બ્રિજ કન્વર્ટરમાં પ્રાઇમરી સાઇડ બદલાશે આથી ઇન્ડક્ટર 2 ઘટકોની or ed અસર જોશે અને તેથી ઇન્ડક્ટર પર વોલ્ટેજની ફ્રિક્વન્સી પ્રાઇમરી બાજુએ સ્વિચિંગ ફ્રિક્વન્સી કરતા બમણી હશે તેથી તે એક પાસું છે જેને તમારે ધ્યાનમાં લેવું પડશે અને d હંમેશા પોલ વોલ્ટેજના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે બ્રિજ ટ્રેમ્પોલિન્સ માટે તે પુશ પુલ ઓપરેશનના કિસ્સામાં આ એક મહત્વપૂર્ણ પાસું છે ચાલો આપણે ઇન્ડક્ટર કરન્ટ IL દ્વારા વર્તમાન તરફ જોઈએ તેથી જ્યારે Q1 ચાલુ હોય તે સમય દરમિયાન આપણે જોઈએ છીએ કે પરિપથનો વાદળી ભાગ સક્રિય હોય છે અને ધ્રુવ પર તમારી પાસે nVin હોય છે તેથી L એ દર હશે કે જેના પર ઇન્ડક્ટરમાં વિદ્યુતપ્રવાહ વધશે તેથી આ દર nVin Vo છે અહીં આપણે જાણીએ છીએ કે તે Vo બાય L છે તેથી તે દર છે કે જેના પર તે વધશે પછી તે સમય દરમિયાન પાછો આવશે જ્યારે ઇન્ડક્ટર ફ્રીવ્હીલિંગ હોય છે અને તે સમય દરમિયાન જ્યારે Q1 અને Q2 બંને બંધ હોય છે ત્યારે ફરીથી Q2 સર્કિટના લીલા ભાગ પર સક્રિય હોય છે અને Vin ધ્રુવ Vp પર લાગુ પડે છે અને તે ફરીથી nVin -Vo L ના દર સાથે ઉપર ઉઠશે પછી તે નીચે આવશે અને જ્યારે તે નીચે પડી રહ્યું છે ત્યારે તે Vo L દરે છે અને આવું થતું રહે છે તેથી આ રીતે ઇન્ડક્ટર કરન્ટ દેખાશે અને તેની સરેરાશ Io છે તેથી આ બધા બક કન્વર્ટર જેવા જ છે કારણ કે સર્કિટનો આઉટપુટ ભાગ બરાબર બક કન્વર્ટર જેવો જ હોય છે હવે જો તમે Q1 અથવા Q2 નું રેટિંગ જુઓ તો જુઓ Q1 અથવા Q2 માટે VCEO રેટિંગ 2 ગણા Vin કરતા વધારે હોવું જોઈએ આ કેવી રીતે થાય છે તેથી તમે અહીં જુઓ છો કે જ્યારે Q1 ચાલુ હોય ત્યારે આ છે Vin ડોટ પોઝિટિવ છે Vin અને નોન ડોટ એન્ડ ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે હવે ધારો કે Q1 હવે હલનચલન બંધ કરે છે Q1 સ્વીચ ઓફ કરે છે ત્યાં પોલેરિટીમાં રિવર્સ છે જે વત્તા હશે અને અહીં તે માઇનસ Vin છે અને અહીં સર્કિટમાં એક Vin જોડાયેલ છે તેથી Q1 માં દેખાતા પોલેરિટીના રિવર્સને કારણે તમારી પાસે Vin અને અન્ય Vin છે તેથી Q1 એ ઓછામાં ઓછા 2 ગણા Vin સામે ટકી રહેવું જોઈએ તેવી જ રીતે જ્યારે Q1 ચાલુ હોય ત્યારે Q2 બંધ થાય ત્યારે ચાલો આપણે કહીએ કે ડોટ એન્ડ પોઝિટિવ છે આ Vin વત્તા Vin છે તેથી પરિપથના આ ભાગમાં તમે જોશો કે Q2 ને 2 વખત Vin નો સામનો કરવો પડે છે તેથી Q2 અને Q1 નું રેટિંગ અહીં લખ્યા પ્રમાણે છે તેવી જ રીતે ડાયોડ ક્યારે ચાલો આપણે કહીએ કે આ ડાયોડનું સંચાલન કરે છે ત્યારે ડાયોડ બંધ છે ડાયોડનો એક છેડો nVin પર હોય છે અને ડાયોડનો બીજો છેડો અહીં જો તમે જુઓ કે જ્યારે આ પ્રક્રિયા કરી રહ્યું છે તે સમય દરમિયાન અન્ય nVin હોય છે તેથી આ nVin nVin આ વાહક ડાયોડ આની સામે આવી રહ્યું છે તેથી ડાયોડ એકંદરે 2 nVin નો સામનો કરવો જોઇએ તેથી તે આનું રેટિંગ હશે ઇન્ડક્ટન્સ અને C ની રેટિંગ્સ નક્કી કરવી એ બરાબર તે જ છે જેમ કે આપણે બક કન્વર્ટર સર્કિટમાં ચર્ચા કરી હતી હવે એક નાનું પાસું છે જેની હું ચર્ચા કરવા માંગુ છું તે છે ફ્રીવ્હિલિંગ પાસા અને મૂળમાં પ્રવાહ પછી પુશ પુલ પરની ચર્ચા વધુ પૂર્ણ થશે ચાલો આપણે તે જોઈએ હવે કોરની અંદરના ફ્લક્સ વેવફોર્મને ધ્યાનમાં લો હવે ચાલો આપણે કહીએ કે તેને શરૂ કરવાના ડોટએ જે સ્થિર અવસ્થામાં પ્રવાહ હતો તે મૂળની એક બાજુએ છે ચાલો આપણે કહીએ કે તે φm પર હોય છે અને જ્યારે Q 1 ચાલુ હોય તે સમય દરમિયાન તે ચુંબકિય વિદ્યુતપ્રવાહ છે જે તેમાંથી પસાર થાય છે અને તે કોરને φm થી φm સુધી ચુંબકિત કરે છે તેથી ચાલો આપણે કહીએ કે આ φm છે અને પછી જ્યારે Q 1 અને Q 2 બંને બંધ હોય તે સમય દરમિયાન તેથી જ્યારે Q 1 અને Q 2 બંને બંધ હોય ત્યારે ઇન્ડક્ટર પ્રવાહ આ ડોટએ આ રીતે જાય છે તે આ રીતે અને આ રીતે સમાનરૂપે વિભાજિત થાય છે તેથી ઈન્ડક્ટર કરન્ટ IL માં 2 દ્વારા વિભાજિત થાય છે અને આ બાજુ IL બાય 2 દ્વારા આ બાજુ જોડાય છે અને પછી ફરીથી IL બને છે અને તેથી જો તમે ચુંબકીય જુઓ તો IL હોય છે જે 2 દ્વારા નોન ડોટ એન્ડ પર પ્રવેશ કરે છે અને આ રીતે આગળ વધે છે ત્યાં IL દ્વારા 2 ડોટ એન્ડમાં પ્રવેશે છે અહીં નોન ડોટ એન્ડમાંથી બહાર આવવું અને પછી કનેક્ટ થવું અને અહીં આ Vp પોઇન્ટ પોલ પોઇન્ટ પર જોડાવું અને પછી IL તરીકે ઇન્ડક્ટરમાં જવું તેથી તમે જુઓ છો કે કોઇલની સેકન્ડરીમાં IL હોય છે જેમાં 2 દ્વારા નોન ડોટ એન્ડમાં દાખલ થાય છે ત્યાં IL હોય છે જેમાં 2 દ્વારા ડોટ એન્ડમાં પ્રવેશે છે તેથી nIL 2 જે કોરની અંદર અને એક બાજુએ ઉત્પન્ન થાય છે તે એક દિશામાં હોય છે અને આ પ્રવાહને કારણે બીજી દિશામાં બીજી કોઇલમાં હોય છે તેઓ એકબીજાને રદ કરશે અને અસરકારક રીતે અહીં કોઈ વોલ્ટેજ નહીં હોય અથવા ફ્લક્સ અથવા ફ્લક્સ બદલાશે નહીં તે 0 હશે કારણ કે તેનાથી રિવર્સ ચુંબકીય અર્થમાં આમાંથી વહેતા સમાન પ્રવાહોની રદ અસર થાય છે તેથી એક વખત પ્રવાહમાં કોઈ ફેરફાર ન થયા પછી ત્યાં કોઈ વોલ્ટેજ હોતો નથી 0 ફ્લક્સ સતત તે જ્યાં હતો ત્યાં રહેવા માટે અને પછી ફરીથી ડિસિમેટ્રી Q2 ચાલુ કરવામાં આવે છે અને હવે રિવર્સ અર્થમાં ચુંબકીય પ્રવાહ વહેતો હોય છે અને પછી તે φm થી φm સુધી નીચે જશે અને બીજા છેડે જ્યારે Q1 અને Q2 બંને બંધ હોય છે અને ફરીથી ઈન્ડક્ટર પ્રવાહ આવા ફ્રીવ્હીલિંગમાં હોય છે એક રીતે કે બંને ટર્નોમાં રિવર્સ અર્થમાં પ્રવાહ વહે છે પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી અને આખી કામગીરી ચાલુ રહે છે તેથી જો પ્રવાહને જોવાની કોઈ સંભાવના અથવા તક હોય તો તમે આ રીતે દેખાશો પુશ પુલ કન્વર્ટરના કોરની અંદર આ રીતે દેખાશે જ્યારે તમે આગળ કન્વર્ટર માટે કર્યું હતું તે જ લાઇનો સાથે પુશ પુલ ટ્રાન્સફોર્મર બનાવતા હો ત્યારે આ તમને થોડી સમજ આપશે હવે હું આ ડાયોડ અને આ ડાયોડમાંથી વહેતા પ્રવાહો જોવા માંગુ છું તેથી આ 2 પ્રવાહો ખરેખર એક વખત છે જે ઇન્ડક્ટરમાંથી પસાર થાય છે તે મૂળભૂત રીતે જ્યારે આ ચોક્કસ ડાયોડ ચાલુ હોય છે તે સમય દરમિયાન ઇન્ડક્ટર પ્રવાહ હોય છે અથવા જ્યારે આ ચોક્કસ ડાયોડ ચાલુ હોય છે તે સમય દરમિયાન ઇન્ડક્ટર પ્રવાહ હોય છે તેથી કી Q1 સમયગાળા દરમિયાન ઇન્ડક્ટર પ્રવાહ અને આ વાદળી ડાયોડ સમાન હશે તે સમય દરમિયાન Q2 સમયગાળા દરમિયાન ઇન્ડક્ટર પ્રવાહ અને લીલા ડાયોડમાં સમાન વિદ્યુતપ્રવાહ હશે આ સમયગાળા દરમિયાન જ્યારે Q1 અને Q2 બંધ હોય ત્યારે ઇન્ડક્ટર પ્રવાહ 2 ડાયોડ પ્રવાહો વચ્ચે સમાન રીતે વિભાજિત થાય છે તેથી સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે ડાયોડ પ્રવાહો લખી શકીએ છીએ તો ચાલો હવે મને ડાયોડ પ્રવાહો દોરવા વિશે આગળ વધવા દો તેથી પહેલા મને ડાયોડ પ્રવાહ D1 લેવા દો હું આને D1 કહીશ તેથી ID1 જ્યારે Q1 ડાયોડ D1 પર હોય તે સમય દરમિયાન આયોજિત થશે તેથી તે ઇન્ડક્ટર કરન્ટની જેમ જ વેવ શેપ્સ લેશે પછી ઇન્ડક્ટર પ્રવાહ ખરેખર હું હવે તેને ડોટેડ મૂકવા જઇ રહ્યો છું તે આ આકારમાં જશે અને પછી જ્યારે Q2 નું સંચાલન કરે છે તે સમય દરમિયાન ખરેખર ID1 પ્રવાહ વહેતો રહેશે નહીં તેથી હું સલામત રીતે કહી શકું છું કે આ સમય દરમિયાન તે 0 હશે અને ફરીથી જ્યારે Q1 અને Q2 બંધ હોય તે સમય દરમિયાન વિદ્યુતપ્રવાહની થોડી વહેંચણી થશે જેની ઉપર આપણે આવીશું અને પછી ફરીથી જ્યારે Q1 ચાલુ હશે ત્યારે તે આકાર લેશે અને તેને કાપી નાખશે હવે હું ડોટેડ બતાવી રહ્યો છું કારણ કે તે તે રીત નથી જે ડાયોડમાંથી વહેતા પ્રવાહની પ્રોફાઇલ નથી હવે જ્યારે Q1 Q2 બંને બંધ હોય છે ત્યારે તેનો અડધો ભાગ આ ઘટતા પ્રવાહનો અડધો ભાગ જે D1 માંથી પસાર થશે અન્ય અડધા ભાગ ID2 માંથી પસાર થશે તેથી ચાલો આપણે કહીએ કે તેનો અડધો ભાગ છે આ અને બાકીનો અડધો હું કહીશ કે સમાન જે ID2 માંથી પસાર થશે આ D2 છે તેવી જ રીતે આ ડોટએ પણ તેથી ડાયોડ પ્રવાહ કંઈક આવો દેખાશે તે જાય છે અને જ્યારે Q2 ચાલુ હોય છે તે સમય દરમિયાન તમે જુઓ છો કે પ્રવાહ આ રીતે ચાલે છે અને તેનો અડધો ભાગ જ આમાંથી પસાર થશે અન્ય અડધો ભાગ અન્ય અડધા ભાગમાંથી પસાર થશે જે D1 ડાયોડમાંથી પસાર થશે તેથી જ્યારે બંને બંધ હોય તે સમય દરમિયાન અડધા અને અડધા શેર કરવામાં આવશે તેથી તમે અવકાશ પર ડાયોડ પ્રવાહની એક પેટર્ન જોશો જે આ પ્રકારની છે અને તે જ રીતે અન્ય ડાયોડ માટે પણ તમે ડાયોડ પ્રવાહની પેટર્ન જોશો જે આ રીતે વહે છે અને કૂદકો લગાવે છે અને પછી તે જ રીતે જાય છે તેથી ડાયોડ પ્રવાહો આ રીતે વહેશે અને આ તે છે જે તમે ખરેખર જોશો મને આ ડોટેડ ભાગને દૂર કરવા દો અને આ તે છે જે તમે ખરેખર ડાયોડ પ્રવાહોના અવકાશ પર જોશો તો આ રીતે પુશ પુલ કન્વર્ટર કામ કરશે હવે તમે જોશો કે અડધા પુલ અને સંપૂર્ણ પુલને સમજવું ખૂબ જ સરળ છે સેકન્ડરી પાર્ટ આખો સેકન્ડરી પાર્ટ બરાબર એક સરખો જ છે કન્વર્ટરના સેકન્ડરી પાર્ટમાં કોઈ ફેરફાર નહીં થાય પછી તે પુશ પુલ હોય હાફ બ્રિજ હોય કે ફુલ બ્રિજ હોય પરિચાલન પણ બરાબર સમાન હોય છે આ ડાયોડ પ્રવાહો બરાબર સમાન હોય છે અને ઇનપુટ આઉટપુટ સંબંધ ઇન્ડક્ટર પ્રવાહો અને ઇન્ડક્ટર પરનો વોલ્ટેજ અને ફ્રિક્વન્સી કે જેની સાથે dTs અને 1 - dTs હોય છે જેની સાથે આપણે કહીએ છીએ કે પોલ વોલ્ટેજ ખૂબ જ ખૂબ સમાન હશે જે બદલાશે તે પ્રાઇમરી ભાગ છે અને તે જ હું બદલવાનો છું અને પછી તમને તફાવત બતાવીશ અને આ અડધા પુલ માટે એક ખ્યાલ આપશે અને સંપૂર્ણ બ્રિજ સર્કિટ્સ કામ કરશે